હવે આપણે પાઠ નંબર 24 પર ચર્ચા કરીશું આ વર્ગમાં આપણે ચેનલ સંઘર્ષના સંચાલન વિશે વાત કરીશું ચેનલ સંઘર્ષના અમુક કારણો અને ચેનલ સહયોગની અમુક વ્યૂહરચનાઓ હોય છે તો ચેનલ સંઘર્ષના કારણો શું છે એક છે લક્ષ્યો ઉપરના સંઘર્ષ ચેનલની અસ્પષ્ટતા ગુણવત્તા અને સુસંગતતાનું નિયંત્રણ તથા સશક્તિકરણ અને નિયંત્રણ વચ્ચેનો તણાવ હવે આપણે ચેનલ સંઘર્ષ વિશે વિગતવાર ચર્ચા કરીએ ચેનલ સંઘર્ષના સંચાલન કરવા માટે સૌપ્રથમ ચેનલ તકરારના સંભવિત કારણો સમજવા જરૂરી છે ચેનલ સંઘર્ષના સંભવિત કારણોમાં લક્ષ્યો અથવા ધ્યેય સંઘર્ષનો સમાવેશ થાય છે કંપનીની વ્યૂહરચના એ હોય કે તેઓ વસ્તુ અથવા સેવા પર ઓછા માર્જિન અને વધારે વોલ્યુમ સાથે બજારમાં પ્રવેશ કરે જ્યારે ચેનલના સભ્યો વધારે માર્જિન અને ઓછા વોલ્યુમ સાથે બજારમાં પ્રવેશવાની વ્યૂહરચનાનું સમર્થન કરે છે તો અહીં સંઘર્ષ એ છે કે ધ્યેય નક્કી કોણ કરશે અને કોણ નક્કી કરેલા ધ્યેયનું પાલન કરશે ત્યાર બાદનું સંભવિત કારણ છે ચેનલ અસ્પષ્ટતા કંપનીએ બધી વિગતો ઉપર પૂરતું ધ્યાન આપ્યું ન હોય તો ફ્રેન્ચાઇઝીની જાહેરાત તેમની તાલીમ તથા વિકાસ માર્કેટનું સંશોધન વગેરેની ચુકવણી કોણ કરે તે અંગેની સ્પષ્ટતા પ્રવર્તે છે ત્યારબાદ છે ગુણવત્તા અને સુસંગતતા પર નિયંત્રણ મધ્યસ્થીઓ પોતાના ફ્રેન્ચાઇઝી વ્યવસાયને મુક્તપણે અને પોતાના વિચારોનો ઉપયોગ કરીને ચલાવવાનું પસંદ કરે છે કંપની જેણે ફ્રેન્ચાઇઝી આપી છે તે સમયાંતરે સેવા અથવા વસ્તુની ગુણવત્તાની ચકાસણી કરે છે ફ્રેન્ચાઇઝીને સારી કામગીરી બદલ પુરસ્કારીત કરે છે અથવા નબળી કામગીરી માટે દંડિત પણ કરે છે મધ્યસ્થીઓને આ પ્રકારની કામગીરી તેમની સ્વતંત્રતાનો ઉલ્લંઘન કરતી લાગે છે જેનાથી તેઓ નિરાશ અને ગુસ્સે થાય છે જેના પરિણામરૂપે કંપની અને મધ્યસ્થી વચ્ચે સંઘર્ષ થાય છે સશક્તિકરણ અને નિયંત્રણ વચ્ચેના તણાવ શું કંપનીએ ફ્રેન્ચાઇઝીની ઉપર ચુસ્તપણે નિયંત્રણ રાખવું જોઈએ જેથી કરીને ફ્રેન્ચાઇઝીની પ્રવૃત્તિઓની ગુણવત્તા અને સુસંગતતા જળવાઈ રહે અથવા તો શું કંપનીએ ફ્રેન્ચાઇઝીને સંચાલન કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ સશક્તિકરણનો ફાયદો એ છે કે ફ્રેન્ચાઇઝી કંપનીના નિયમોને સમજી તથા ધ્યાનમાં રાખીને પોતાના સાહસ અને નવીનતા દ્વારા સ્વતંત્રતાથી પોતાની ફ્રેન્ચાઇઝીનું સંચાલન કરી શકે છે આમ ફ્રેન્ચાઇઝીને સ્વતંત્રતા આપવી કે તેના પર નિયંત્રણ રાખવું એ બે બાબતો વચ્ચે સંઘર્ષ થાય છે આ કિસ્સામાં કંપનીએ શું થવું જોઇએ એના વિશે વિચાર કરવો જોઈએ અને એક મધ્યગાળાનો ઉકેલ લાવવો જોઈએ કોઈ પણ સંઘર્ષના સમાધાનનો મૂળભૂત આધાર મુખ્યત્વે લોકો પોતાના લક્ષ્યની પ્રાપ્તિ વધુ પડતી ચિંતા કરે જ્યારે અન્યોના લક્ષ્યની પ્રાપ્તિની અવગણના કરે એ પ્રકારની બાબતો પર હોય છે આ બે મુખ્ય પરિમાણોના આધારે નીચે આપેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંઘર્ષ સમાધાનની વ્યૂહરચના બનાવી શકાય છે તો અહીં આકૃતિમાં x અક્ષ આપણને બીજાંના માટેની ચિંતા એ પરિમાણ દર્શાવે છે જ્યારે Y અક્ષ આપણી પોતાના માટેની ચિંતા દર્શાવે છે આપણી પાસે ચાર પ્રકારનું વર્ગીકરણ છે પહેલુ છે પોતાના માટેની વધારે ચિંતા બીજું છે પોતાના માટેની ઓછી ચિંતા ત્રીજું છે બીજાના માટે વધારે ચિંતા ચોથું છે બીજાના માટે ઓછી ચિંતા હવે જો કોઈનું વલણ એવું હોય જેમાં અન્ય માટેની ચિંતા ઓછી અને પોતાના માટેની ચિંતા વધુ હોય તો લાંબા ગાળે આ પ્રકારનું વલણ કંપની અને ફ્રેન્ચાઇઝી માટે નુકસાનકારક હોય છે આનાથી વિપરીત જો કોઈનું વલણ બીજા માટે વધારે અને પોતાના માટે ઓછું ચિંતાકારક હોય તો એનો અર્થ એ છે કે કંપની અને ચેનલોના ભાગીદારો સમસ્યા અને વિવાદિત મુદ્દાઓને ટાળવાનો પ્રયત્ન કરે છે જેથી કરીને સંઘર્ષને રોકી શકાય જ્યારે અન્ય માટે ચિંતા વધારે હોય અને પોતાના માટે ચિંતા ઓછી હોય ત્યારે બંને પક્ષો એકબીજાની વિચારધારાને અપનાવીને આગળ વધવાનું વલણ ધરાવે છે જ્યારે પોતાના માટે અને અન્યના માટે વધારે ચિંતા હોય છે ત્યારે બંને પક્ષો કંપની અને ફ્રેન્ચાઇઝી એકબીજાને સહયોગ આપવાની વાત સ્વીકારીને આગળ વધે છે જેથી કરીને સંઘર્ષને ટાળી શકાય અને બંને પક્ષે લાભકારક સ્થિતિ ઉત્પન્ન થઇ શકે જેના પરિણામ સ્વરૂપ બંને પક્ષો blue ocean બ્લુ ઓશન ની વ્યુહરચના અપનાવી શકે છે પરંતુ બંને પક્ષો માટે લાભકારક પરિસ્થિતિમાં પહોંચવું વાસ્તવિક રીતે મુશ્કેલ છે બંને પક્ષો વચ્ચગાળાનો રસ્તો અપનાવી શકે છે તેમાં બન્ને પક્ષોને થોડા ઘણા અંશે સમાધાન કરવું પડશે પરંતુ આ રીતે બન્ને પક્ષોનું કામ ચાલુ રહીને લક્ષ્ય પ્રાપ્ત થઇ શકશે વિરોધી પક્ષનો હેતુ શું હોય છે મુખ્યત્વે વિરોધ પક્ષ અન્યના લાભો તથા વિકાસની તકોને અવગણીને પોતાના કલ્યાણનું લક્ષ્ય રાખે છે આ પ્રકારની કંપનીઓ બીજી કંપની સાથે સ્પર્ધા કરીને ગ્રાહકોને લાભ અપાવે છે જ્યારે કંપનીના વ્યવસાયને નુકસાન થાય છે પરંતુ જ્યારે કંપની પોતાના અને કંપનીના હિસ્સેદારોના કલ્યાણની કાળજી લે છે ત્યારે બધા જ માટે લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ થાય છે કંપની સ્પર્ધક કંપનીના સહયોગથી નફો કરી શકે છે જ્યારે સમાધાન કરવાથી બન્ને પક્ષો થોડા ખુશ અને થોડા દુઃખી થાય છે પરંતુ સહયોગ કરતી વખતે સહયોગીને કંપનીમાં ભાગીદાર ગણવામાં આવે છે હવે આપણે વાત કરીશું સહયોગ માટેની વ્યૂહરચનાઓની આ વ્યૂહરચનામાં લક્ષ્યોની ગોઠવણી સલાહ સૂચન સહયોગ અને સહકારનો સમાવેશ થાય છે આ સહયોગની ત્રણ વ્યુહરચનાઓ છે પ્રથમ વ્યુહરચના છે લક્ષ્યોની ગોઠવણી કંપની અને તેના સહયોગીભાગીદારો માર્કેટિંગ સંશોધનના આધારે તમામ વ્યવસાયના લક્ષ્યો ગોઠવીને સાથે કામ કરી શકે છે સહયોગીઓએ એ સમજવું મહત્વનું છે કે ગુણવત્તા સુસંગતતા અને ઉત્પાદકતાને સંચાલિત કરવા માટે તેની સમયાંતરે ચકાસણી થવી જરૂરી છે તેને અનુરૂપ મેનેજમેન્ટે સહયોગીઓ સાથે કરાર કરવો આવશ્યક છે કંપનીએ માપદંડની ચકાસણી કર્યા બાદ તેમાંથી મળતી ભૂલો અને સહયોગીના નબળા પ્રદર્શન માટે સહયોગીઓને સજા કરવાને બદલે મદદ કરવાનું વલણ રાખવું જોઈએ જેથી કરીને સહયોગીઓ પોતાની કાર્યશૈલીમાં સુધારો કરી શકે તેવી જ રીતે કંપનીએ તેને સુસંગત ઉચ્ચ ગુણવત્તાવાળા સેવા ધોરણો પ્રાપ્ત કરવા બદલ સહયોગીઓને પ્રોત્સાહન અને પુરસ્કાર આપવા જોઈએ પરામર્શ સહકાર અને સહ પસંદગી કંપનીએ શક્ય હોય ત્યાં સુધી સહયોગીઓ સાથે પરામર્શ કરીને નિર્ણયો લેવા જોઈએ જેથી કરીને તમામ સહયોગીઓ સંયુક્ત રીતે કંપની સાથે કામ કરીને તમામના હિતમાં નિર્ણય લઈ શકે આમ કરવાથી ઘણી બધી અસ્પષ્ટતા અને સંઘર્ષને દૂર કરી શકાય છે બંને પક્ષોના પ્રતિનિધિઓ બોર્ડમાં બેસી શકે છે કંપનીએ માર્કેટિંગ સંશોધન જાહેરાત અને પ્રમોશનમાં રોકાણ કરવું જોઈએ જેથી કરીને વ્યવસાયનો વિકાસ થાય ઉપરાંત ફ્રેન્ચાઇઝીએ સહયોગીને પણ વ્યવસાય ચલાવવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવા જોઈએ જેથી તેમના પણ વ્યવસાયનો વિકાસ થાય દાખલા તરીકે પરિવહન કંપની તેના એજન્ટને વ્યવસાયની સરળ કામગીરી માટે ટિકિટીંગ નું સોફ્ટવેર આપે આગળ આપણે પાઠ નંબર 25 પર ચર્ચા કરીશું જેમાં માંગ અને ક્ષમતાનું સંચાલનની ઉપર ચર્ચા કરીશું આ પાઠ હું અહીં સમાપ્ત કરૂં છું મને આશા છે કે મેં તમને આ પાઠ સમજવામાં મદદ કરી હશે મને સાંભળવા બદલ આપનો આભાર